તેથી હમણાં જ આપણે તે ઉદાહરણ 5 જોયું છે આ તમારું ઉદાહરણ 5 છે ખરુ ને તેથી ફક્ત સમસ્યાને ફરી એકવાર વાંચીએ નદી ક્રોસિંગ પર એક ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન ને પાણીના સ્તરથી 30 𝑚 અને 70 𝑚 ની ઊંચાઇએ 2 ટાવર્સથી લટકાવવામાં આવેલ છે જો ટાવર વચ્ચેનું આડું અંતર 250 𝑚 છે જો ટાવર વચ્ચે કંડકટરો અને પાણીની વચ્ચેનું કલીયરન્સ 45 𝑚 હોય અને જો બંને ટાવર્સ મહત્તમ સેગના બિંદુની સમાન બાજુ છે તો કંડક્ટરમાં ટેન્શન શોધી કાઢો કંડક્ટરનું વજન 0 8 𝐾𝑔 𝑚 આપવામાં આવ્યું છે ખરુ ને તેથી આ ખરેખર તે છે જેને તમે ડાયાગ્રામ કહો છો તેથી આ તે એક બિંદુ 𝐴 અને બિંદુ 𝐵 છે અને જળ સપાટીથી મધ્યમ બિંદુની ઊંચાઇ 45 𝑚 છે અને અહીંથી અહીં 30 𝑚 છે અને અહીંથી અહીં 70 𝑚 છે તેથી આપણે માની રહ્યા છીએ કે તે એક પેરાબોલિક ગોઠવણી છે તેથી લંબાઈ L અહીં 250 𝑚 આપવામાં આવેલ છે ખરુ ને અને 𝑠1 30 𝑚 𝑠2 70 𝑚 અને આ જળ સ્તર છે અને 𝑊 0 8 𝐾𝑔 𝑚 છે બરાબર તેથી આ એક આ જેને તમે કહો છો તે પછી ફક્ત થોડી રાહ જુઓપછી આ એક સપોર્ટ વચ્ચેના સ્તરમાં તફાવત છે ℎ 70 30 40 𝑚 અને નોંધ લો કે બંને ટાવર્સના બિંદુની સમાન બાજુએ ન્યૂનતમ સેગ જો એવું કહેવામાં આવે છે તો તેનો અર્થ એ કે 𝑥1 નકારાત્મક છે પછીથી આપણે જોઇશું તેથી સમીકરણમાં સમીકરણ 61 નો ઉપયોગ કરીને 61 તેને ℎ 𝑊 2𝑇𝑥22 − 𝑥12 આપવામાં આવ્યો હતો કેમ કે 𝑥1 નકારાત્મક છે તેનો અર્થ એ કે 𝑥1 𝑥2 𝐿 આ આપણે પહેલાં પણ જોયું છે તેનો અર્થ છે 𝑥2 𝐿 − 𝑥1 તેથી તમે અહીં ℎ 𝑊 2𝑇𝐿 − 𝑥12 − 𝑥12 𝑊 2𝑇 𝐿 − 2𝑥1 મૂકો તેથી આને સમીકરણ 1 કહો ખરુ ને તેથી બિંદુઓ 𝐴 અને 𝐵 માટેનો તફાવત ℎ 40 𝑚 છે તેથી આ તમે બધા મૂલ્યોને બદલો 0 8 × 250 2𝑇250 − 2𝑥1 40 તેથી આ સમીકરણ તમે 250 − 2𝑥1 2𝑇 0 4 લખી શકો છો મારો અર્થ તમે આને સરળ બનાવો અને આ રુપમાં લખો આ સમીકરણ 2 છે બિંદુઓ 𝐴 અને 𝑃 માટે પાણીના સ્તરથી મધ્યમ બિંદુ 45 છે તેથી તેમની વચ્ચેનો તફાવત જે બિંદુ 𝐴 અને બિંદુ 𝑃 અને બિંદુ ℎ 45 − 30 15 𝑚 છે આ તે પણ છે તે આ આકૃતિમાં પણ આપવામાં આવ્યું છે તે ફક્ત આ આકૃતિમાં જ જુઓ તે આપવામાં આવ્યું છે આ આકૃતિ અહીં તે બધું આપવામાં આવેલ છે ખરું ને તથા 𝐴 અને 𝑃 ની વચ્ચેનું આડું અંતર જે 250 છે કારણ કે તે આ મધ્ય બિંદુ છે અને આ મધ્યબિંદુ 𝑃 છે અને 𝐴 અને 𝑃 વચ્ચે આડું અંતર હશે 𝐴 અને 𝑃 વચ્ચે આડું અંતર મારો મતલબ કે જો તમે આ અંતરની વચ્ચેની કોઈ ડ્રેશ લાઇન બનાવો છો તો મારી પાસે અહીંથી આ અંતર 𝐴 છે જો હું બનાવું છું તો આ તમારો કહો 𝐴′ છે અને આ તમારો કહો 𝑃′ છે તે આડૂં અંતર 𝐴𝑃′ છે આ મધ્ય બિંદુ છે તેથી કુદરતી રીતે કુલ 250 છે તેથી તે 𝐴𝑃′ 250 2 125 𝑚 હશે અને ફરીથી તમે આ સમીકરણમાં ફેરવશો તે 0 8 × 125 2𝑇125 − 2𝑥1 15 હશે તે ફરીથી આપણે સમાન સમીકરણનો ઉપયોગ કરી રહ્યા છીએ ખરુ ને અને તેનો અર્થ એ કે તમે 125 − 2𝑥1 2𝑇 0 3 લખી શકો છો પછી હલ કરો તો તમને 𝑇 1250 𝐾𝑔 મળશે અને આ 𝑥1 −125 𝑚 છે જેમ મેં કહ્યું હતું તે 𝑥1 નકારાત્મક બનશે તેથી જો તમે 𝑥1 −125 𝑚 માટે હલ કરો છો તેથી હવે આપણે બીજું ઉદાહરણ લઈશું કે ઉદાહરણ 6 ફક્ત થોડી રાહ જુઓ આ તમારું ઉદાહરણ 6 છે તેથી અહીં એવું કહેવામાં આવ્યું છે કે ઓવરહેડ લાઇન એ 2 ટાવર્સ પર લટકાવેલ સપોર્ટેડ છે તેઓ 30 𝑚 દૂર છે અને તેના સ્તરમાં 10 𝑚 તફાવત છે ખરુ ને તેનો અર્થ એ કે તેઓ સમાન સ્તરે નથી કંડક્ટર ત્રિજ્યા 1 𝑐𝑚 છે અને વજન 2 તેથી જ્યારે લાઇન 55 𝐾𝑔 𝑚2 ના પવન દબાણને આધિન હોય ત્યારે તમારે નીચલા સપોર્ટ પર સેગ નક્કી કરવો પડશે તે 𝑃 આગાહી કરેલા વિસ્તારનો છે તમારા કોપરની કોપર કોઇલની મહત્તમ ટેન્સાઇલ સ્ટ્રેન્થ એ 422 × 105 𝐾𝑔 𝑚2 પર આપવામાં આવેલ છે અને સલામતીના પરિબળને 2 3 બરાબર આપવામાં આવેલ છે તેથી જ્યારે લાઇન તમામ પ્રકારના ડેટાને આધીન હોય ત્યારે તમારે નીચલા સપોર્ટ પર સેગ શોધવાનો છે તેથી સ્પાન લંબાઈ આપવામાં આવેલ છે તેથી 𝐿 300 𝑚 વાહકનું વજન પણ આપવામાં આવેલ છે તે તમારું 𝑊 2 3 𝐾𝑔 𝑚 છે કંડક્ટરની ત્રિજ્યા 1 𝑐𝑚 આપવામાં આવેલ છે અને કંડક્ટરનો વ્યાસ પછી 𝑑𝑐 2 𝑐𝑚 ફક્ત તે જ કંડક્ટરનો વ્યાસ છે હવે હવે સમીકરણ 80 નો ઉપયોગ કરીને બધી વસ્તુઓ લેવામાં આવી છે સમીકરણ 80 𝐹 𝑑𝑐 100 × 𝑝 𝐾𝑔 𝑚 2 100 × 55 𝐾𝑔 𝑚 1 હવે સમીકરણ 83 આપણે જાણીએ છીએ કે 𝑊𝑒 √𝐹2 𝑊2 આ સમીકરણ 83 છે આ મૂલ્યો મેં તે પછી જ ગણતરી કર્યા પછી મૂક્યા છે જો તમે 𝑊𝑒 √1 12 2 55 𝐾𝑔 𝑚 ની ગણતરી કરો છો તો એક પરિણામ હવે કંડક્ટરનો ક્રોસ સેક્શન એરિયા 𝐴𝑐 𝜋𝑑𝑐2 4 𝜋2 4 3 આ કંડક્ટરનો ક્રોસ સેક્શન એરિયા છે હવે માન્ય ટેન્શન હવે સીધી તમે ગણતરી કરી શકો છો જો તે આપવામાં આવે છે તો સલામતીનું પરિબળ 2 3 આપવામાં આવેલ છે તેથી તે 𝑇 422 × 105 × 3 3 5764 88 𝐾𝑔 આપવામાં આવેલ છે હવે કંડક્ટરના સૌથી નીચલા ભાગનું અંતર તે તમારું છે જો તમે આકૃતિ 5 પર જાઓ છો ફક્ત થોડી રાહ જુઓ આ 𝑃 છે આ તમારી આકૃતિ 5 પર પાછા જાઓ આ વિવિધ સ્તરો પર આકૃતિ 5 આધારિત છે ખરુ ને તેથી અહીં કન્ડક્ટરના સૌથી નીચા બિંદુનું અંતર 𝑂 આકૃતિ 5 માં વાહકનો સૌથી નીચો બિંદુ 𝑂 છે તમારા નીચલા સ્તર 𝐴 પરના સપોર્ટથી 65સમીકરણ 65 નો ઉપયોગ કરીને મેળવી શકાય છે તેથી સમીકરણ 65 આપણે 𝑥1 𝐿 2 − ℎ𝑇 𝑊𝑒𝐿 તારવેલ છે તેથી સપોર્ટના સ્તરમાં તફાવત ℎ 10 𝑚 કારણ કે સમસ્યામાં તે આપવામાં આવેલ છે કે ઓવરહેડ સપોર્ટ 300 𝑚 દૂર 10 𝑚 ના સ્તરના તફાવતનું સ્તર પણ ધરાવે છે તેથી સપોર્ટના સ્તરમાં તફાવત ℎ 10 𝑚 છે તેથી 𝑥1 3002 − 10 × 5764 88 2 તેથી 𝑥1 74 65 𝑚 નીચલા સ્તરે અસમાન સપોર્ટ માટે સમીકરણ 58 ની મદદથી ગણતરી કરી શકાય છે તેથી 58 સમીકરણ 𝑑1 𝑊𝑒𝑥12 2𝑇 છે તેથી 𝑊 − 𝑒 2 65 𝑚 અને 𝑇 5764 88 𝐾𝑔 તેથી 𝑑1 2 88 1 હવે તેથી 𝑣𝑒𝑟𝑡𝑖𝑐𝑎𝑙 𝑆𝑎𝑔 𝑑1cos𝜃 આનો અર્થ એ કે આ એક આ આ પ્રોજેક્ટ છે જે તમારી બળ આકૃતિનું પરિણામ છે આ તમારો 𝜃 છે તે મૂળભૂત રીતે પરિણામ 𝑊𝑒 અને કંડક્ટરના વજન 𝑊 ની વચ્ચે છે તેથી આ ખરેખર છે જો તમે cos𝜃 𝑊 𝑊𝑒 શોધી કાઢો તો તે તમારો 𝜃 25 6 ° છે 3 2 તેથી સમસ્યાઓ સરળ છે ખરેખર થોડીક પ્રેક્ટિસની જરૂર છે હવે શરૂઆતમાં આપણે કરેલા બધા સિદ્ધાંતોનું બીજું ઉદાહરણ લઈએ તેથી આ રીતે પછી તે બધા ઉદાહરણો દ્વારા બધા સપોર્ટેડ છે હવે અહીં પણ એક ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન કંડક્ટર જેનું વજન 1 16 𝐾𝑔 𝑚 છે વ્યાસ 1 7 𝑐𝑚 છે અને અંતિમ તાકાત 32 × 106 𝐾𝑔 𝑚2 છે જ્યારે 300 𝑚 દૂર સપોર્ટ વચ્ચે બાંધકામ કરવામાં ત્યારે મારો અર્થ એ છે કે 2 ટાવર્સ અથવા થાંભલાઓ તેઓ 300 𝑚 દૂર છે અને ઊંચાઇમાં 12 𝑚 તફાવત હોવાનો અર્થ કે ℎ 12 𝑚 છે આ આપવામાં આવેલ છે બે ઊંચા સપોર્ટને ધ્યાનમાં રાખીને સેગ નક્કી કરો કંડક્ટર બરફના 1 𝐾𝑔 𝑚 ને કારણે લોડ થયો હતો અને સુરક્ષાના પરિબળને 2 આપવામાં આવ્યો હતો તેથી અહીં આપણે તે ધ્યાનમાં લઈએ છીએ કે કંડક્ટર પર બરફનું કોટિંગ હવે સ્પાન લંબાઈ આપવામાં આવેલ છે જે 𝐿 300 𝑚 𝑊 1 આ કંડક્ટરનું વજન છે કુલ 𝑊𝑇 𝑊 𝑊𝑖 1 16 1 2 તેથી 2 સપોર્ટના સ્તરમાં તફાવત આપવામાં આવેલ છે ℎ 12 𝑚 તેથી કંડક્ટરનો વ્યાસ આપવામાં આવેલ છે 𝑑𝑐 1 7 𝑐𝑚 આ આપવામાં આવેલ છે આ ડેટા છે ખરુ ને હવે ક્રોસ સેક્શન ક્ષેત્ર 𝐴𝐶 𝜋4𝑑𝑐2 છે ખરુ ને આ બરફની રચના વિના જ છે તેથી 𝐴𝑐 𝜋4 1 27 × 10−4 𝑚2 હવે સલામતીના પરિબળને 2 આપવામાં આવેલ છે અને અંતિમ તાણ શક્તિને 32 × 106 𝐾𝑔 𝑚2 આપવામાં આવેલ છે તેથી માન્ય 𝑇 allowable 𝑇 32 × 106 × 2 હવે ઊંચા સપોર્ટથી કંડક્ટરના સૌથી નીચા બિંદુનું અંતર એ સમીકરણ 66 નો ઉપયોગ કરીને મેળવી શકાય છે આ બધું આપણે મેળવ્યું છે

તેથી ઊભો સેગ સમીકરણ 59 નો ઉપયોગ કરીને મેળવી શકાય છે આપણે જોયું છે કે 𝑑2 𝑊𝑇𝑥22 2𝑇 2 તેથી સમસ્યા ખૂબ જ સરળ છે તેથી હવે પછીનું એક એ છે કે તમારી એક ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનમાં 300 𝑚 નો સ્પાન છે ખરુ ને અંતિમ શક્તિ 600 𝐾𝑔 છે અને સલામતીનો પરિબળ 2 છે તેથી જો સેગ એ 2 𝑚 સેગ આપવામાં આવેલ છે તેથી તમારે શોધવું પડશે એ કંડક્ટરનું વજન અને બી લાઇનની લંબાઈ આ એક સરળ છે તેથી સ્પાન લંબાઈ 300 𝑚 આપવામાં આવેલ છે

હવે સમીકરણ 55 થી સેગ અભિવ્યક્તિને 𝑑 𝑊𝐿2 8𝑇 તરીકે લખવામાં આવે છે આને આપણે સમીકરણ 55 માં જોયું છે તેથી તમને મળશે તમે બધાને અવેજી કરો 𝑊 × 3002 8 × 3000 2 તેથી 𝑊 0 હવે બી તમારે લાઇનની લંબાઈ શોધવી પડશે લાઇનની લંબાઈ 57 થી મેળવી શકાય છે તેથી તમે સમીકરણ 57 પર જાઓ તે 𝑙 𝐿1 8𝑑2 3𝐿2 3001 8 × 22 3×3002 300 𝑚 મેળવેલ છે તેથી લગભગ તે 𝑙 300 𝑚 બને છે તેનું કારણ તે આશરે છે જેનો અર્થ છે કે તમારો સેગ ખૂબ જ ઓછો છે તેને 2 meter 2 મીટર આપવામાં આવેલ છે અને તેથી જ તે આડી લંબાઈ અને કંડક્ટરની લંબાઈ લંબાઈ તમારા 300 ની નજીક છે ખરું ને આગળ એક છે અને આ માટેનું છેલ્લું ઉદાહરણ તે ઉદાહરણ નવ છે તેથી અહીં કંડક્ટર ધરાવતી ટ્રાન્સમિશન લાઇનના સેગ અને વર્ટિકલ સેગની ગણતરી કરો કંડક્ટર પાસે 0 93 𝑐𝑚 વ્યાસ છે બરાબર કંડક્ટરનું વજન 0 6 𝐾𝑔 𝑚 અને બ્રેકીંગ સ્ટ્રેન્થ 2000 𝐾𝑔 સલામતીનો પરિબળ 2 ધારીએ છે જ્યારે પણ સલામતીનો પરિબળ આપવામાં આવે છે કે બ્રેકીંગ સ્ટ્રેન્થ અર્થ એ છે કે અંતિમ ટેન્સાઇલ શક્તિ આનો અર્થ એ કે આ એક ટેન્શનને શોધવાનુ છે આ એક નો સલામતીના પરિબળ દ્વારા ભાગાકાર કરો અને સ્પાન લંબાઈ 200 𝑚 આપવામાં આવેલ છે અને તે જ સ્તરે છે તે જ સ્તરે ટેકો આપે છે તેથી તમારા ટાવર અથવા ઊંચાઈ સ્તરના તફાવતનો કોઈ પ્રશ્ન નથી આ લાઇન આગાહી કરેલ વિસ્તારના પવન દબાણ 40 𝐾𝑔 𝑚2 ને આધીન છે બરફની રેડિયલ જાડાઈ 1 25 𝑐𝑚 આપવામાં આવેલ છે તેનો અર્થ એ કે તમારા બરફની રેડિયલ જાડાઈ પણ આપેલ છે અને પવનનું દબાણ પણ આપેલ છે અને બરફનું વજન 912 𝐾𝑔 𝑚3 છે તેથી તમારે તે શોધવું પડશે કે તમારો સેગ અને ઊભો સેગ એમ બંને હવે 𝐿 200 𝑚 𝑊 0 તેથી મીટર લંબાઈ દીઠ બરફનું વજન સમીકરણ 73 નો ઉપયોગ કરીને મેળવી શકાય છે તેથી સમીકરણ 73 આપણે ઓબ્જેકટનું વજન 𝑊𝑖 𝑊𝑐𝜋𝑡1𝑑𝑐 𝑡1 × 10−4 𝐾𝑔𝑚 જોયું છે આ સમીકરણો 73 માંથી છે તેથી 𝑡 − 1 1

93 1

60 0 7807 1 તેથી ત્યાં તમે આ પછી છો કે પવનના દબાણને કારણે તમારી આડી શક્તિ તમારા સમીકરણ 82 નો ઉપયોગ કરીને મેળવી શકાય છે તેથી તમારું સમીકરણ 82 પછી આપણે અહીં સમીકરણ 82 લખી શકીએ છીએ તે તમારો 𝐹 𝑑𝑐 2𝑡1 100 𝑝 𝐾𝑔 𝑚 આ સમીકરણ 82 છે તેથી 𝐹 1 હવે કંડક્ટર પર અસરકારક કાર્યરત લોડ કે જે સમીકરણ 83 નો ઉપયોગ કરીને પ્રાપ્ત કરી શકાય છે આ આપણે જોયું છે 𝑊𝑒 √𝐹2 𝑊 𝑊𝑖2 √𝐹2 𝑊𝑇2 √1 3722 1 38072 તેથી આપણને વાહકનું અસરકારક વજન મળશે હવે આ એક હવે સલામતીનો પરિબળ 2 આપવામાં આવેલ છે એનો અર્થ એ કે 𝑇 2000 2 1000 𝐾𝑔 તેથી સેગ આ સૂત્ર આ એક માટે 𝑑 𝑊𝑒𝐿2 8𝑇 આ તમે જાણો છો કે આપણે પહેલેથી જ મેળવી લીધું છે

946 6 તેથી આની સાથે તે સેગ અને ટેન્શન આ 9 દાખલાઓ આપણે લીધાં છે અને તમે જેને આ કહો છો તે તમને બરાબર મદદ કરશે આગળ સેગ અને ટેન્શન પ્રકરણ બંધ કરતા પહેલા થોડામાં થોડી વસ્તુ એ છે કે તમે કંડકટરનું એઓલીયન કંપન અથવા રેઝનન્ટ કંપન કરી શકો સામાન્ય રીતે તેના પર વાહકકંડકટર પવનમાં સામાન્ય સ્વિંગને આધિન હોય છે જેને આપણે જાણીએ છીએ કારણ કે પવન હંમેશાં થોડીક ઝડપે ફૂંકાય છે અને તે સિવાય તે એઓલિયન કંપનવાઇબ્રેશન અથવા રેઝોનન્ટ કંપન તરીકે ઓળખાતા કંપનને આધિન હોઈ શકે છે બરાબર તેથી આ તે થઈ શકે છે પરંતુ આ પ્રકારના કંપનવાઇબ્રેશન એ એઓલિયન કંપન અથવા રેઝોનન્ટ કંપન ખૂબ જ ઓછો એમ્પલીટ્યુડ મહત્તમ 0 5 𝑐𝑚 અથવા તેથી વધુ હોઈ શકે છે તેનો અર્થ એ કે ખૂબ ઓછું અને વધારે ફ્રિકવંસી કે જે 50 − 100 𝐻𝑧 ની વચ્ચે હોય છે આ ખરેખર ઓછા પવનની ગતિમાં વમળની ઘટના દ્વારા થાય છે તેથી તે 10 − 30 𝐾𝑚 ℎ𝑟 છે તેથી આ પવનની ગતિ ઓછી પવનની ગતિ છે તેથી ફ્રિકવંસીનું પ્રયોગમૂલક સૂત્ર આ દ્વારા આપવામાં આવ્યું છે તે એક પ્રયોગમૂલક સૂત્ર છે જે 𝑓 50𝑢 𝑑𝑐 કહો આ સમીકરણ 85 છે જ્યાં 𝑢 પવનનો વેગ 𝐾𝑚 ℎ𝑟 છે અને dc એ કંડક્ટરનો વ્યાસ મિલીમીટરમાં છે તેથી લૂપની લંબાઈ જે અડધી તરંગ લંબાઇ છે તે ટેન્શન 𝑇 પર આધારિત છે અને કંડક્ટર વજન 𝑊 અને તે 𝜆 1 2𝑓√𝑇 𝑊 દ્વારા આપવામાં આવે છે તો આ સમીકરણ 86 છે તેથી જો પવન વેગ 𝑢 30 𝐾𝑚 ℎ𝑟 અને કંટકટર વ્યાસ 𝑑𝑐 3 𝑐𝑚 30 𝑚𝑚 કહો તો પછી 𝑓 50 × 30 30 50 𝐻𝑧 ધારણા માટે ફક્ત આપણે કેટલોક ડેટા લીધો કંડક્ટર કંપન કરશે તેનો અર્થ એ કે લગભગ 50 𝐻𝑧 ફ્રિકવંશી પર હવે જો 𝑇 5096 6 𝐾𝑔 𝑚 લૂપ લંબાઈ 𝜆 1 8 𝑚 હશે તેથી આ કંપન બધા વાહકો માટે ખૂબ જ સામાન્ય છે અને હંમેશાં હાજર રહે છે કારણ કે આપણે હંમેશાં તમારા કેટલાકને જાણ કરીશું જેને તમે કહો છો કેટલીક વોર્ટેક્ષ ઘટના ત્યાં હશે કારણકે આ વાઇબ્રેશન્સ કે જે કિંમતમાં ધણા નાના છે પરંતુ આ તે હાનિકારક નથી પરંતુ એસીએસઆર કંડક્ટર પાસે તમારા વ્યાસ થી વજનનો રેશિયો વધારે છે અને આ કંપન દ્વારા ફેટિગને આધિન છે તેથી હવે આગળ તે છે કે આ આકૃતિ 7 માફ કરશો આકૃતિ 17 આકૃતિ 7 માં બતાવ્યા પ્રમાણે સ્ટોક બ્રિજ ડેમ્પરનો ઉપયોગ આ કંપન ઘટાડવા માટે કરવામાં આવે છે ઘણી વખત ઓવરહેડ લાઇનમાં તમે કોઈ પ્રકારની વસ્તુ જોઈ શકો છો ખરુ ને તેથી તેમાં સ્ટ્રેન્ડેડ સ્ટીલ કેબલની ટૂંકી લંબાઈના અંતે 2 દળોનો સમાવેશ થાય છે જેને આપણે કહીએ છીએ તે 2 પોઇન્ટ સેટ્સની વચ્ચેના માર્ગની વચ્ચે વાહકથી સસ્પેન્ડ કરવામાં આવે છે તેથી 2 બિંદુના મધ્યમાર્ગી વચ્ચે આપણે તેને વાઇબ્રેશન્સના નોડ્સ કહીએ છીએ ખરુ ને તેથી ડેમ્પરની હિલચાલ કંપન દ્વારા થાય છે અને એનર્જી એ સ્ટીલ કેબલની આંતરિક સ્ટ્રેન્ડ ઘર્ષણ દ્વારા શોષાય છે તેથી આ કોર્સ માટે વિગતોની આવશ્યકતા નથી તો પછી આપણે વિગતવાર ગણિત માટે જવું પડશે તેથી ઓછામાં ઓછા આ કોર્સ માટે યોગ્ય નથી કેટલાક ફક્ત કેટલાક સામાન્ય વિચારો છે ખરુ ને પરંતુ લાક્ષણિક ડેમ્પરની લંબાઈ લગભગ 60 𝑐𝑚 છે અને વજન લગભગ 5 𝐾𝑔 અથવા તેથી વધુ પ્રસંગોપાત તમે ટ્રાન્સમિશન લાઇનમાં આ પ્રકારની વસ્તુ જોઈ શકો છો અને બીજું ઝપાટાબંધ અથવા ડાન્સીંગ અપ કંડક્ટર છે આ સેગ અને ટેન્શન માટે છેલ્લી વસ્તુ છે તેથી આ સ્પંદનો ઓછી આવર્તનફ્રિકવંસી પર છે જે 0 25 2 𝐻𝑧 છે તેથી આ કન્ડક્ટરનો ઝાપટ અથવા ડાન્સીંગ છે તેથી અને ઊંચો કંપનવિસ્તારએમ્પ્લીટ્યુડ એમ્પ્લીટ્યુડ 6 મીટર સુધી ખૂબ જ વધારે છે અને તમારા સામાન્ય રીતે બરફની રચનાના અસમપ્રમાણતાવાળા સ્તરને કારણે થાય છે ખાસ કરીને આવું થાય છે કે જ્યારે બરફનું આવરણ કંડક્ટરની આજુબાજુ હોય છે પરંતુ તે નથી તે તમારું નથી કે જેને તમે કંડક્ટરની આસપાસ યુનિફોર્મ કહો છો તેથી આ ખરેખર કારણભૂત છે કે તમે કંડકટરની ઝાપટા કે ડાન્સીંગ છે તેથી આ વાઇબ્રેશન ખરેખર સ્વ ઉત્સાહિત પ્રકાર જ્યારે બરફ કોટેડ કંડક્ટર તમારા લાઇટ ડ્રિફ્ટ પવનને યોગ્ય રીતે ચલાવે છે ખાસ કરીને જ્યાં ટ્રાન્સમિશન લાઇન વાઇબ્રેશન માટે કાટખૂણા પર જમીનનો ઢોળાવ શરૂ કરવામાં આવે છે કારણ કે પવન ખરેખર ઢાળની ઉપર પ્રવાસ કરે છે અને વાહકની નીચે જતા દેખાય છે ખરેખર આ તે છે આ ઝપાટાબંધ આ કારણોસર બનાવવામાં આવ્યું છે ખરુ ને તેથી આચરણનું સ્ટ્રેન્ડિંગ આ કંપન માટે નોંધપાત્ર ફાળો આપે છે ખાસ કરીને તમારા અસમપ્રમાણતાવાળા બરફના કોટિંગ દરમિયાન આ સ્પંદનો વાહકો વચ્ચે ફ્લેશઓવર પેદા કરી શકે છે મારો મતલબ કે જો તે ઊભી રીતે મૂકવામાં આવે તો હું તેનો અર્થ આડી ગોઠવણીને બદલે જો ત્યાંનું રૂપરેખાંકન ઊભું હોય તો ફ્લેશઓવર થવાની સંભાવના છે કારણ કે ત્યાં એક મજબૂત સંભાવના છે અને આ કંપનને રોકવું મુશ્કેલ છે પરંતુ ટ્રાન્સમીશન લાઇનના આડા રૂપરેખાંકનનો ઉપયોગ કરીને કંડક્ટરના ઝપાટાબંધ અને ડાન્સીંગની અસરને ઘટાડવા માટે કરી શકાય છે તેથી ડુંગરાળ વિસ્તારોમાં કે જ્યા કંડક્ટરની આડી જગ્યા ગોઠવણી વધુ સારી છે તો પછી તમે જે ઊભી જગ્યાને ઊભું અંતર કહો છે તેથી આની સાથે આ એ સેગ અને ટેન્શન પ્રકરણ સમાપ્ત થઈ જશે તમારુ કામ તે તમામ વ્યુત્પન્નતાઓમાંથી પસાર થવાનું છે ખાસ કરીને કે જે તમે જેને કહો છો તે જ્યારે ટાવર એ વિવિધ ઊંચાઈ અને સમાન ઊંચાઇ થી જુદી અને બીજી બાબત છે બરફનું નિર્માણ તેમજ પવનનું દબાણ જ્યારે તમે બધી પ્રકારની બાબતોને ધ્યાનમાં લેતા હોવ છો અને તમારે તેને થોડું તમારા ધ્યાનમાં રાખવું પડશે મારો અર્થ સૂત્રો અને અન્ય વસ્તુઓ છે કારણ કે પરીક્ષાના હેતુ માટે તમારે તમારી યાદોમાં બધું સંગ્રહિત કરવું પડશે તેથી વસ્તુઓ ખૂબ જ સરળ છે પરંતુ તમને તે મળશે કે જેને આપણે આ કહીએ છીએ તે ખૂબ જ રસપ્રદ છે જો તમારી પાસે કોઈ અન્ય પ્રશ્ન હોય અથવા જે કંઈપણ તમે મને મેઇલ મોકલો છો અથવા તો પ્રશ્નને ફોરમમાં મૂકો છો અમે તમારા બધા જ પ્રશ્નોના જવાબનો પ્રયાસ કરીશું ફરી એકવાર આભાર આપણે ફરીથી પાછા મળીશું